છેલ્લે વર્ગમાં આપણે ફોટોઇલાસ્ટીસીટીના વિશે સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો ચાર બિંદુને બીમના નીચે વક્રતાના ઉદાહરણ સાથે ફોટોઈલાસ્ટીસીટીનો પરિચય આપ્યો હતો એમાં મુખ્ય મુદ્દામાં ફોટોએલાસ્ટીકનાં કિનાર એ ખરેખર સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 ની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે તો તેનો ફાયદો શું થાય છે જો તમારી પાસે તણાવ ક્ષેત્રના સમીકરણો હોય તો તમે વિશ્લેષણાત્મક રીતે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 ની ગણતરી કરવાની સ્થિતિમાં રહો છો અને તેને પ્લોટ કરો છો અને તેમાં જુઓ છો કે તે પ્રયોગો કરીય પછી કંઈપણ મળે છે તેની સાથે સરખામણી થાય છે કે નહી અહિયાં ઓર્ડર આપવા માટે તિરાડને ગોળાકાર છિદ્ર અથવા લંબગોળ છિદ્ર કરતાં વધુ જોખમી છે આપણે કિનારના નમુનાને જોયું છે અહિયાં આપણે કિનારના નમુનાને ફરીથી જોઈશું તમારી પાસે ગોળાકાર છિદ્રવાળી પ્લેટ છે તમારી પાસે લંબગોળ છિદ્રવાળી પ્લેટ પણ છે અને તમારી પાસે તિરાડવાળી પ્લેટ છે હવે જો હું ગોળાકાર છિદ્ર સાથે પ્લેટમાં જોવું તો 7 જેટલો ભાર અને લંબગોળ છિદ્રમાં 7 જેટલા ભાર છે આ માત્ર સરખામણી જ બતાવે છે કે તમે તિરાડમાં જે લંબગોળ છિદ્ર અથવા ગોળાકાર છિદ્ર ની અંદર તમે જુઓ છો તેની સંખ્યા તેના કરતાં ઘણી વધારે હોય છે આમ જોયે તોઆપણે આનો શું લાભ લઈ શકીએ છીએ આપણે તિરાડ ની નજીકમાં તણાવ ક્ષેત્રના સમીકરણોને વિકસાવવા જઈ રહ્યા છીએ આગળ આપણે તે સમીકરણો સાચા છે કે ખોટા એ ચકાસવાની જરૂર છે આમાં આપણે શું કરી શકીએ છીએ વિષ્લેષણાત્મક સમીકરણમાંથી સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 ને મેળવીએ છીએ અને તેનો પ્લોટ કરીએ છીએ અને આની પ્રાયોગિક પરિણામની સાથે તુલના કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે આપણો આ ઉકેલ સાચો છે કે નહી આ જ કારણથી હું ફ્રેક્ચર મિકેનિક્સના મુદ્દાઓને વિકસાવવા માટે વ્યાપકપણે ફોટોઈલાસ્ટિક પદ્ધતિઓનો ઉપયોગ કરીશું જો તમે ખરેખર આના ઈતિહાસ પર નજર નાખશો તો ફોટોઈલાસ્ટિક કિનારની ભૌમિતિક વિશેષતાઓને જોઈને તણાવ ક્ષેત્રના સમીકરણોમાં સુધારાઓ કરવામાં આવ્યા છે મેં તમને તિરાડની નજીકમાં કિનારની વિશેષ વિશેષતાઓને જોવા માટે કહ્યું છે તો ચાલો કિનારની વિશેષતાઓ જોઈએ આ એક પ્રકારની તિરાડ છે આપણે તેના સંદર્ભના અક્ષીસ તરીકે લઈશું આ અક્ષ એ ઉપર અને નીચેની કિનારને સપ્રમાણમાં છે અન્ય આકર્ષક લક્ષણ એ પણ છે કે ટોપની કિનારએ આગળ નમેલી છે આ ભોમીતિક વિશેષતાને તમારા મનમાં રાખો હવે આપણે તણાવ ક્ષેત્રના સમીકરણો વિકસાવીએ છીએ આપણે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 ની રૂપરેખા બનાવીશું પછી તેના કિનારના નમુના સાથે તુલના કરીશું હવે જુઓ આપણે શું મેળવીએ છીએ ચાલો થોડીવાર રાહ જુઓ ઐતિહાસિક વિકાસ ઇંગ્લિસ ગ્રિફિથ અને ઇર્વિનનું યોગદાન હવે ચાલો આપણે આગળ ઐતિહાસિક વિકાસ તરફ જઈએ જો તમે ઇંગ્લિસ દ્વારા તણાવની પટ્ટીમાં લંબગોળ છિદ્રોનો અભ્યાસ જોઈએ તો તે 1913 માં કરવામાં આવ્યો હતો તેમના કાર્યમાંથી મહત્વપૂર્ણ ભાર શું મળતો હતો જો તમે ઇતિહાસ પર નજર નાખો તો તણાવ એકાગ્રતા તરફ દોરી જતી પ્રથમ સમસ્યા કિર્શચ દ્વારા હલ કરવામાં આવી હતી તે 1898માં થઈ હતી તેણે નાના ગોળાકાર છિદ્ર સાથે અનંત પ્લેટની સમસ્યાઓ હલ કરી હતી આ શક્ય હતું કારણ કે તમારી પાસે ધ્રુવીય સંકલન તેમજ કાર્ટેશિયન લંબચોરસ સંકલનનો વિકાસ થયો હતો છિદ્રને ધ્રુવીય સંકલનમાંથીઆદર્શ બનાવી શકાય છે તમે છિદ્ર પરની સીમાની સ્થિતિને સરળતાથી ઓળખી શકો છો તમે છિદ્ર પર સીમાની સ્થિતિને સરળતાથી સ્પષ્ટ પણ કરી શકો છો તણાવ પટ્ટીમાં ગોળાકાર છિદ્રના કિસ્સામાં કિર્શચ દ્વારા પ્રથમ સમસ્યા ને હલ કરવામાં આવી હતી ઈંગ્લિસ ને લંબગોળ છિદ્ર માટે કામ કરવામાં અને તેનું પુનરાવર્તન કરવામાં લગભગ પંદર વર્ષ લાગ્યાં હતા જયારે પણ તમે લંબગોળ છિદ્ર માટે જાઓ છો ત્યારે તમારે છિદ્રની સીમા પરની શરતોનો ઉલ્લેખ કરવાની જરૂર છે તેઓએ આ સમસ્યાને અનુકૂળ રીતે સાચવવા માટે લંબગોળ સંકલન પધ્ધતિને વિકસાવવી પડે છે તે તિરાડના મહત્વ વિશેની ચેતવણી આપે છે ચાલો હવે આને ખૂબ જ નજીકથી જોઈએ હું એવું ઈચ્છું છું કે તમે આનું એક સારું ચિત્ર બનાવો હું આને મર્યાદિત પડદામાં બતાવી રહ્યો છું એવું તમે જાણો છો એટલે કલ્પના કરો કે આ એક નાના લંબગોળ છિદ્ર સાથેની અનંત પ્લેટ છે તેની સ્પષ્ટતા કરવા માટે મોટું બતાવવામાં આવ્યું છે અહીંયા એક નાની પિક્સિલેશન ભૂલ પણ છે જેને આકૃતિમાં વિસ્તૃતમાં દેખાડ્યું છે તમે એમાં જોશો કે એક પરિવર્તન છે તમે કલ્પના કરો કે આ એક સીધી રેખા તરીકે છે અહિયાં તમારી પાસે તણાવ પટ્ટીમાં લંબગોળ છિદ્ર છે આ અક્ષ પરના તણાવની લાક્ષણિક ભિન્નતાઓને દર્શાવે છે તમારી પાસે સિગ્મા એક્સ એક્સ અને ઈંગ્લીસ એ પરિબળ 1 વત્તા 2 એ બાય બી દ્વારા એક દૂરના ક્ષેત્રનું તણાવના સંબંધિત વસ્તુઓ શોધી છે તમે આ બધું સામગ્રીના તાકતાના અભ્યાસ્ક્ર્મમાં જોયું હતું મોમેન્ટ જ્યારે b એ 0 તરફ વળે છે ગુણાકારનો પરિબળ એ અનંત તરફ જાય છે આનો અર્થ શું થાય છે આનો એક અર્થ એ થાય છે કે તણાવ ખૂબ જ વધારે હોય છે અન્ય બીજો અર્થ એ છે કે તણાવ એકાગ્રતાની પદ્ધતિ એ તિરાડને આભારી હોય છે જે હવે માન્યમાં નથી આવતું તિરાડની સમસ્યાને હેન્ડલ કરવા માટે તમારે સુધારેલા ગાણિતિક અભિગમની જરૂર પડે છે આ લંબગોળ છિદ્રનો ફાયદો શું હોય છે તમે નાના અક્ષ ને બદલીને તેનો ઉકેલ સાચો છે કે ખોટો તેને ચકાસી શકો છો લંબગોળ છિદ્રના આત્યંતિક કિસ્સાઓ જો હું નાની અક્ષને મોટા અક્ષની બરાબર બનાવું તો મને ગોળાકાર છિદ્રવાળી પ્લેટની સમસ્યા મળશે જો તમે b ને a ની બરાબર કરો છો તો તે 3ના બરાબર થાય છે આ કિર્શચ દ્વારા 1898 માં પ્રાપ્ત થયું હતું જ્યારે તમારી પાસે ગોળાકાર છિદ્ર હોય ત્યારે મહત્તમ તણાવએ ત્રણ ગણો ખુબ જ દુર ક્ષેત્રનો તણાવ તરીકે હોય છે તમે બધા જાણો છો કે તણાવ એકાગ્રતા પરિબળ એ 3 તરીકે છે લંબગોળ છિદ્ર માટે તમે તણાવ એકાગ્રતા પરિબળની ગણતરી કરી શકો છો જ્યારે તમે b માટે જુઓ છો તો તેની મોમેન્ટ 0 તરફ જાય છે તમારી પાસે તિરાડનું મોડેલિંગ પણ છે અહીંયા છેલ્લે સમસ્યાને હેન્ડલ કરવા માટે નવા અભિગમની જરૂર પડે છે હવે ચાલો પાછા આવીએ ધારો કે મારી પાસે છિદ્ર સાથેની પ્લેટ છે તમારી પાસે માત્ર તણાવ એકાગ્રતા છે જ્યાં સુધી તણાવ એ મહત્તમ મૂલ્યો સુધી ન પહોંચે ત્યાં સુધી નિષ્ફળ થશે નહીં બીજી બાજુ જ્યારે મારી પાસે તિરાડ હોય ત્યારે તેમાં શું થાય છે મૂલ્યો એ અનંત સુધી જાય છે વાસ્તવમાં જોયે તો કાંઈપણ અનંત સુધી જઈ શકતું નથી વધુમાં વધુ તણાવ એ પ્લાસ્ટિકની સ્થિતિ સુધી પહોંચી શકે છે આ વસ્તુ ને તમે ધારી શકો છો ઇંગ્લિસના સિધ્ધાંત મુજબ આપણી પાસે તિરાડ હોય તો કાઈપણ નક્કર સ્વરૂપમાં રહી શકતું નથી કેમકે ખૂબ જ નાના ભાર માટે પણ તમને અનંત તણાવની જરૂર પડે છે છેલ્લે તે ટુકડાઓમાં તૂટી શકે છે તમારી પાસે માળખું છે તેમાં એમ્બેડેડ તિરાડ હોય છે તે માળખાને પાવડર તરીકે બનાવતા નથી જો તમે તેના ચહેરા પર જોશો તો તે ઇંગ્લિસનું પરિણામ દર્શાવે છે અહિયાં સમજાવામાં આવ્યું છે કે માળખાઓ શા માટે તિરાડની સાથે રહે છે ગ્રિફિથના એક સિદ્ધાંતમાં તિરાડને વધવા માટે ઊર્જાની જરૂર પડે છે એવો સિદ્ધાંત બહાર આવા માટે સક્ષમ છે તે 1920 માં ગ્રિફિથ દ્વારા બહાર આવ્યું હતું તે લોકો ને કાચની તિરાડના પ્રચારમાં ખાસ રસ હતો એટલે જ તે લોકો તિરાડની વૃદ્ધિ માટે યોગ્ય પ્રકાર નો વિચાર વિકસાવી શકે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે તે તેને ભેદવા માટે સક્ષમ હતો અને એવું કહેવામાં આવે છે કે ઇંગ્લિસ એ ખુબ જ મહત્વપૂર્ણ સોલ્યુશન આપ્યું છે તે ચેતવે છે કે તિરાડ ખુબ જ જોખમી છે પણ તે તાર્કિક સમજૂતીને પ્રદાન કરે છે કે તમારી પાસે તિરાડની સાથે માળખા પણ હશે તેમાં તિરાડના કારણે આ બનવ બને છે તેને કાઢવાની જરૂર નથી તિરાડની સપાટી વધશે અને તેમાંથી ખુબ જ નિર્ણાયક પરિમાણ પ્રાપ્ત થાશે પછી માત્ર ફ્રેકચર જ એમાં થાશે આપણે મોટી સંખ્યાઓમાં વ્યવહારુ કિસ્સા ને જોઈશું જ્યારે પણ તમે પોસ્ટમોર્ટમ કરો છો ત્યારે તમને ફ્રેક્ચરના પછી તિરાડની વૃદ્ધિનો વિસ્તાર સ્પષ્ટપણે દેખાય છે 1920 માં ગ્રિફિથનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ હતું આનો આગળ ઉલ્લેખ કર્યો છે તેમણે એવું ઘડ્યું કે હાલની તિરાડ વધતી જશે તેમાં પદ્ધતિની કુલ ઊર્જા તેની વૃદ્ધિ દ્વારા ઓછી થાય છે આ બધું પૂરૂ પાડવામાં આવે છે તમારે આ વસ્તુ ની પ્રશંસા કરવા જેવી છે કે હાલની તિરાડ વધતી જાશે જ્યારે તે જટિલ બનશે ત્યારે ત્યાં ફ્રેકચર થશે એવું કાંઈ નથી કે જ્યારે તમારી પાસે તિરાડ હોય ત્યારે તમે સૌથી નાના ભારને લાગુ કરો છો એ સમયે આ માળખાં નિષ્ફળ થાશે એવું જરાય નથી ઇંગ્લિસનું જે યોગદાન છે તેની અહિયાં પ્રશંસા કરવા જેવી છે વિશ્લેષણ દ્વારા તેને બહાર લાવવામાં સક્ષમ હતો કેમકે તિરાડ વધુ જોખમી છે તો પણ ગ્રિફિથ એ તેમના વિચારોને ઘડવામાં સક્ષમ હતા પરંતુ વિશ્વ યુદ્ધના સમયે આ બધી વસ્તુ ની આવશ્યકતા પડી તેના કારણે તે લોકોના કાર્યની કોઈ નોંધ લેવામાં આવી ન હતી આ બધું થાય છે એવું જાણો છો કે કોઈપણ વૈજ્ઞાનિક આવા પ્રકારનું કાર્ય કરે છે જો ચારેય બાજુ શાંતિનું વાતાવરણ હોય તો જ ધ્યાન સરખું આપશે અને એમનું યોગદાન શું છે એ સમજાશે વિશ્વ યુદ્ધના પછી એક હતાશા ઉભી થઈ હતી જેના કારણે લોકો તેમની રોજીરોટીથી પરેશાન બન્યા હતા તેઓ આ વિજ્ઞાન વિશે કોઈ પ્રકારથી ચિંતિત ન હતા તેના કારણે તેઓને આ ધ્યાનમાં આવ્યું ન હતું આનું બીજું પાસું પણ છે ગ્રિફિથ એ અનુકૂળ પરિમાણ બનાવવા માટે સક્ષમ ન હતા વિજ્ઞાન અથવા કલાના કોઈપણ પ્રકાના ક્ષેત્રના વિકાસ માટે શબ્દકોષોને વિકસાવવાની જરૂર પડે છે શબ્દકોષો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે પણ ક્ષણે શબ્દકોષને સાંભળો છો તે સમયે તમે તરત જ સમજી શકો છો કે તે શું સમજવા માંગે છે તમારે હમેશાં અનુકૂળ પરિમાણને બનાવવાની જરૂર છે જેના કારણે ક્યારેય ફ્રેકચર જોવા મળતું નથી આ યોગદાન ઇર્વિનના દ્વારા કરવામાં આવ્યું હતું અને તે 1948 માં પાછું આવ્યું હતું 1920 અથવા 22માં ગ્રિફિથે એ આ બધા પ્રયોગો કર્યા હતા ઇરવિ એ 1948 માત્ર નરમ સામગ્રી સુધીનું વિસ્તાર્યું હતું ગ્રિફિથ દ્વારા જે પણ કામ કરવામાં આવ્યું હતું તે કાચ ના ઉપર હતું ઇંગ્લિસનું યોગદાન પણ ખૂબ મહત્વનું છે તે પ્રસંશા ને યોગ્ય છે ગ્રિફિથની સમજ ખુબ સારી છે તેની પાસે તિરાડ વૃદ્ધિ માટેના યોગ્ય વિચારો હતા પરંતુ તે તેને અનુકૂળ રીતે વ્યક્ત કરવામાં સક્ષમ ન હતા કાચની અંદર ફ્રેકચરના વિવિધ પરિણામો હવે આપણે કેટલાક ખૂબ જ રસપ્રદ ઉદાહરણોને જોઈએ આ એનિમેશનને જુઓ અને ઓળખો કે આ એનિમેશનમાં શું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ બધું તમે જોયું છે હવે મને પ્રશ્ન પૂછવા દયો તમે શું જુઓ છો કે આ પ્લેટમાં તિરાડ છે કે નહી એમાં શું થાય છે આ વાસ્તવમાં એક બોલ પેન છે તમે તેને દબાવો છો અને તમે તેને શોધો છો તો તિરાડનું શું થાય છે તિરાડની લંબાઈમાં વધારો થાય છે આ ક્ષણે ભારને હટાવું પડશે તમે જોશો કે તિરાડને દુર કરવા માટેનું એક લક્ષણ છે મીકા અને ગ્લાસ જેવા બરડ નક્કર પદાર્થોમાં ગ્રિફિથે એ જોયું કે જ્યારે ભાર દૂર કરવામાં આવે છે ત્યારે તિરાડ દુર થાય છે આ વસ્તુ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે ધારો કે ત્યાં ઊર્જા પદ્ધતિ છે જો મારી પાસે ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા હોય તો સમીકરણોને બનાવા સરળ બને છે જો તમે ફ્રેકચરને જુઓ તો તે આંતરિક રીતે તેને ઉલટાવી ન શકાય તેવું છે કારણ કે નક્કર તરીકે તમારી પાસે પ્લાસ્ટિક વિરૂપતા હશે ઊર્જા એ દુર થઈ ગઈ છે હેવ તમે મૂળ પરિસ્થિતિમાં બિલકુલ પાછા આવી શકતા નથી તે અત્યંત બરડ નક્કર પદાર્થોમાંથી બનેલા છે લોકોએ યોગ્ય પરિસ્થિતિઓમાં માટે તિરાડને દુર કરવાનું શોધી કાઢ્યું છે જો તમને ઊર્જા મુક્તિ દર યાદ હોય તો તેનાથી આગળ ફાયદો થાય છેકેમકે તિરાડ વધવા માટે કેટલી ઊર્જાની જરૂરી પડે છે એ શોધવામાં આપણને ઊર્જા દર ઉપયોગી છે આને બંધ કરવા માટે જરૂરી ઊર્જા શોધવી પડે છે તિરાડને વધવા માટે કઈ ઊર્જા જરૂરી છે તે શોધવા માટે હું આનો ઉપયોગ કરીશ તે પ્રકારના ગાણિતિક કુશળ વ્યવહાર પર જવા માટે આ વસ્તુ મદદ કરે છે આપણી પ્રયોગશાળામાં એક અકસ્માત થયો હતો મેં તે ઝડપથી નોંધ કર્યું છે અને અભ્યાસક્રમમાં સામગ્રીના ભાગ રૂપે સામેલ થાય છે અહિયાં એક અજી ઉદાહરણ લઈએ છીએ એક કાચની પ્લેટને લવ છું આ જગ્યાએ એક પથ્થર ફેંક્યો છે તો તે તૂટી ગયો છે પછી તેને એકસાથે મૂકવા માટે અને તેને કાચ પર લાવવા માટે સેલોફેન ટેપનો ઉપયોગ કર્યો હતો અહીંયા તમે શું જુઓ છો એક પથ્થરને મૂકીને આ કાચમાં ઊર્જા પમ્પ કરેલ છે કાચે ઊર્જાને દુર કરી નાખી છે આ કઈ રીતે કર્યું છે તમારી પાસે જે કિનાર છે એમાંથી કેટલીક સામગ્રીને દૂર કરવામાં આવ્યુ છે તમારી પાસે તિરાડની ઘણી બધી શાખાઓ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે જો હું ફ્રેક્ચરના સિધ્ધાંતને વિકસાવું તો ફ્રેક્ચરના સિધ્ધાંતન એ કહેવા માટે સક્ષમ હોવું જોઈએ કે તિરાડની કઈ દિશામાં વિકાસ અને વૃદ્ધિ થાય છે આવા પ્રકારનો જવાબ મળવો જોઈએ સામાન્ય રીતે જોયે તો કાચ તૂટી ગયો છે એટલું જ કહેવામાં આવશે હવે કાચને બદલી નાખજો એક વૈજ્ઞાનિકે જઈને જોવું પડશે ઊર્જા કઈ રીતે દુર થઈ જાય છેતિરાડમાં કેટલી શાખાઓ આવી છેએનો સામનો કેવી રીતે કરવો હું વધારે એક ઉદાહરણને લઈશ અને આને ફરીથી જુઓ આ એનિમેશનને જુઓ અહિયાં ફરીથી કાચની શીટ માટે કરવાનું છે હું ફરીથી એનિમેશનનું પુનરાવર્તન કરીશ તે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપે છે તમારી પાસે એક તિરાડ હતી જે ચોક્કસ ગતિ ધરાવતી હતી પછી અચાનક જ તેમાં બે તિરાડ પડે છે અને તે ફાટી જાય છે હું એનિમેશનનું પુનરાવર્તન કરીશ તમે માત્ર તેનું અવલોકન કરો તિરાડની ઝડપમાં વધારો થાય છે ત્યારે અચાનક તે બે ભાગમાં થઈ જાય છે ફ્રેક્ચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી જોયે તો તમારે શું જોવાનું રહેશે જો હું ફ્રેક્ચરના સિધ્ધાંતને વિકસાવું તો ફ્રેક્ચરનો સિધ્ધાંત એ કહેવા માટે સક્ષમ હોવો જોઈએ કે તિરાડ શા માટે શાખાઓની બહાર આવે છે જો તમે એનિમેશનને નજીકથી જોવો તો તીરાડની ઝડપ વધતી હોય એવું દેખાય છે જ્યારે ગતિ ઊર્જા વધારે હતી ત્યારે તેમાં શું થાય છે તેમાં ઝડપ વધતી હતી અને તેને ફોટોએલાસ્ટિકના વિશ્લેષણ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી ગતિશીલ ફોટોઈલાસ્ટીસીટીનો ઉપયોગ કરીને તિરાડ એ માત્ર રેયલે તરંગની ઝડપ લઈ શકે છે તેનાથી વધુ ઝડપથી આગળ વધી શકાશે નહીં વધુ ઊર્જા વિખેરાય શકાતી નથી જો વધુ ઊર્જાનું વિસર્જન કરવું હોય તો તિરાડને તેની શાખામાંથી બહાર કાઢવી પડે છે એટલા માટે ફ્રેક્ચર મિકેનિક્સના વિકાસની સાથે ફોટોઇલાસ્ટીસીટી ખૂબ જ નજીકથી જોડાયેલી હોય છે ત્યાં એક ઉપલી મર્યાદા સાથે સામગ્રીમાં તિરાડ વધી શકે છે એનો મતલબ એવો કે રેયલે તરંગની ઝડપ દ્વારા નક્કી કરવામાં આવે છે આ વસ્તુને સૌ પ્રથમ કેલ્થોફ દ્વારા ધ્યાન પર લાવવામાં આવ્યું હતું તેમણે કોસ્ટિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને શ્રેણીબદ્ધ રીતે પ્રયોગો કર્યા હતા આ કોસ્ટિકનો પડછાયો છે જે કોસ્ટિક્સ દ્વારા પ્રયોગ કરવામાં મળે છે હવે તમે ફરીથી એનિમેશનને જોઈ શકો છો એનિમેશન એવું બતાવે છે કે તિરાડની ઝડપ વધે છે એ પછી તેની શાખાઓ બહાર આવે છે આપણે આ પહેલાથી જ નોંધ્યું છે કે ફ્રેક્ચર મિકેનિક્સએ વિવિધ શાખાઓને આવરી લે એવું વ્યાપક ક્ષેત્ર છે તમારી પાસે સામગ્રી સાયન્સ બિન વિનાશક પરીક્ષણ તણાવ વિશ્લેષણ અને ડિઝાઇન પણ છે આપણે એક પછી એક બધાને જોઈશું અહિયાં તમે આ દરેક પાસાઓમાં શું શીખવાનું છે સામગ્રી વિજ્ઞાન એ ફ્રેકચર ને આવરી લે છે પછી ભલે તે વિભાજન ફ્રેક્ચર હોય કે પછી નરમ ફ્રેક્ચર હોય ફ્રેક્ચરની પ્રક્રિયા અને ફ્રેક્ચરના કઠોરતાનું માપન પણ થાય છે આ ત્રણેય પાસાઓ સામગ્રી વિજ્ઞાનના વિષય નીચે આવે છે બિન વિનાશક પરીક્ષણ એ કઈ રીતે ઉપયોગી છે તિરાડને કેવી રીતે શોધવી અને તિરાડને કેવી રીતે મોનિટર કરવું તેને શોધવા માટે થાય છે તિરાડ પર જવા અને મોનિટર કરવા માટે સામયિક અંતરાલ શું હોવું જોઈએ છેલ્લે આપણે તણાવ વિશ્લેષણ અને ડિઝાઇનને જોઈએ આમાં ઘણી બધી સમસ્યાઓ છે આપણે તણાવ ક્ષેત્રનો વિકાસ કરીશું અને તેનો ઉપયોગ માહિતી અને ફ્રેકચર કઠોરતા પરની માહિતી તરીકે કરીશું આપણે સુધારેલી ડિઝાઇન પદ્ધતિઓ માટે જઈ શકીએ છીએ આપણે પહેલેથી જ એવું જોયું છે કે ફ્રેક્ચર મિકેનિક્સ નુકશાનની સહનશીલતા માટે ડિઝાઇન અભિગમને મેળવવામાં મદદ કરે છે અહિયાં તમારી પાસે બે મુખ્ય શ્રેણીઓ છે પહેલી એ સલામત જીવનની ડિઝાઇન તરીકે છે પરમપરાગત વિશ્લેષણમાં જ્યારે પણ લોકો નબળાઈ વિશે વિચારતા હતા ત્યારે તેઓ અનંત જીવન મેળવવા ઇચ્છતા હતા અનંત જીવન એ શક્ય નથી અહીંયા આપણે શું કહી રહ્યા છીએ અપેક્ષિત જીવનની અંદર માળખું એ સલામત હોય છે આ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ એક અલગ પ્રકારનો અભિગમ છે બીજી રીતમાં જ્યારે તમારી પાસે પરમાણુ ઊર્જા જેવા મુશ્કેલ સ્થાપન હોય છે જ્યાં કોઈપણ પ્રકારના અકસ્માત એ વિનાશની તરફ જઈ શકે છે ત્યારે તમે જે કરવા માંગો છો એ નિષ્ફળતાની સલામતીની ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે અહિયાં એક બહુવિધ ભારનો પાથ છે જો એક સભ્ય નિષ્ફળ થાય તો તમે નિષ્ફળતાના માળખાંને રાખવા માંગતા નથી એક સારું ઉદાહરણ લઈએ ધારો કે તમે રમવાના પત્તામાંથી કિલ્લાને બનાવો છો લોકો પાસે આવી પ્રકારની સ્પર્ધાઓ છે એ સમયે એ કિલ્લામાંથી એક કાર્ડ ઉડાડો અથવા તો કાઢી નાખો આખું માળખું તૂટી જશે તમે ઇચ્છતા નથી કે આવી રીતે માળખાકીય પ્રણાલીઓ તૂટી જાય છે તમારી પાસે બહુવિધ ભારનો પાથ હોવો જરૂરી છે મે કીધું એ રીતે જો તમે તમારા પોતાના માનવ શરીરને જુઓ તો ભગવાને તમને બે કિડની આપી છે જો એક કિડની નિષ્ફળ થઈ જાય તો પણ તમે જીવિત રહી શકો છો બીજી કિડની તમને મદદ કરી શકે છે તમે પ્રાકૃતિક પ્રણાલીઓમાં પણ જોશોજે પહેલેથી જ એમાં હોઈ છે અમુક પ્રકારની આવશ્યક નિરર્થકતા પણ હોય છે ઑપ્ટિમાઇઝેશનને જોઈએ તો એને મર્યાદાથી વધારે ન ખેંચવું જોઈએ તમારી પાસે બહુવિધ ભારનો પાથ હોવો જરૂરી છે ધારો કે તિરાડ આવી જાય છે તો આપણી પાસે તિરાડને પકડવા માટેની ડિઝાઇન પણ હોવી જોઈએ તિરાડને પકડવા માટે ઘણીબધી પદ્ધતિઓ હોવી જોઈએ માળખું નિષ્ફળ જાય એના પહેલાં એક પ્રકારની ચેતવણી મળતી હોવી જોઈએ અહિયાં જે બ્રેક પહેલાં તડને ટૂંકમાં એલબીબી તરીકે ઓળખવામાં આવે છે એલબીબી માપદંડ એ પરમાણું તકનીકમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરે છે જ્યાં સુધી બધા ઘટકો એલબીબી માપદંડમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે ઘટકોને પરમાણું પાવર સ્થાપના માટે ઉપયોગમાં લેવાની મંજૂરી મળતી નથી તમે સુરક્ષિત અનુભવી શકો છો જ્યાં વિજ્ઞાનનો ઉપયોગ થાય છે હવે આપણે બધા સાથે ભાર મુકીએ છીએ ફ્રેક્ચર મિકેનિક્સ માળખામાં થોડીક ખામીઓ માટેના અસ્તિત્વને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરીએ છીએ આમ મોડેલિંગ એન્જિનિયરિંગની સમસ્યાઓમાં વાસ્તવિકતાની ખુબ જ નજીક છે આ બધું કેવી રીતે થાય છે તણાવની તીવ્રતાના પરિબળો નક્કી કરવા માટે તણાવ વિશ્લેષણનો ઉપયોગ કરે છે આપણે હજી પણ તણાવની તીવ્રતાના પરિબળો શું છે તેના પર ધ્યાન આપ્યું નથી આપણે મુદ્દાને વધારે આગળ વિકસાવીશું અને ફ્રેકચર કઠોરતા અને પ્રારંભિક ખામીના કદને નક્કી કરવા માટે બિન વિનાશક પરીક્ષણને નક્કી કરવા માટે સામગ્રી વિજ્ઞાનનો ઉપયોગ કરીશું આ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે આપણે આગળ શું કરીશું જ્યારે તમે બિન વિનાશક પરીક્ષણ ની વાત કરશો તો ન્યૂનતમ કદ કેટલું છે એ શોધી શકે છે પ્રારંભિક તિરાડનું કદ શું હોય છે એ એક પ્રકારની ધારણા છે આપણે સૈદ્ધાંતિક રીતે ગણતરી કરીશું જો તમારી પાસે વધારે સારું બિન વિનાશક પરીક્ષણ હોય તો ફ્રેકચરની ગણતરી ખુબ જ સારી થાય છે એનડીટીનો વિકાસ પણ બીજી બધી માહિતી સાથે મહત્વપૂર્ણ છે સુરક્ષિત જીવન માટે એક માળખાંને ડિઝાઇન કરવું શક્ય બને છે એલઈએફએમ અને ઈપીએફએમ નું વર્ગીકરણ ફ્રેક્ચર મિકેનિક્સમાં બે પ્રકારની વ્યાપક શ્રેણીઓ છે એક એ રેખીય ઇલાસ્ટીક ફ્રેક્ચર મિકેનિક્સ છે બીજી એ ઇલાસ્ટોપ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ તરીકે છે આખું ફ્રેક્ચર મિકેનિક્સ એ નરમ અને ઉચ્ચ તાકતવાળા એલોયથી બનેલા માળખાં ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે હળવા સ્ટીલ પર ફ્રેક્ચર મિકેનિક્સને લાગુ કરતા નથી માત્ર ઉચ્ચ તાકતવાળા એલોય માટે જ ફ્રેક્ચર મિકેનિક્સ લાગુ પડે છે ઉચ્ચ તાકતવાળા એલોય એ બરડ પ્રકારના સામગ્રીમાં નિષ્ફળ થાય છે જે ફ્રેક્ચર મિકેનિક્સના જન્મ બતાવે છે આ બધાનો અગાઉમાં જ ઉલ્લેખ કર્યો હતો ગ્રિફિથના વિચારો ગમે તે હોય પણ બરડ નક્કર પદાર્થો માટે 1948 માં ઇરવિન એ નરમ અને ઉચ્ચ તાકતવાળા સામગ્રીનો વિકાસ કર્યો હતો આપણે આગળ જોઈશું કે તેમણે આ કેવી રીતે કર્યું છે જ્યારે આપણે ઊર્જા મુક્તિ દર વિશે જોઈએ છીએ ત્યારે એમાં જાણશો કે ગ્રિફિથ એ પોતાના વિચારોને કેટલી સારી રીતે સમજવામાં સક્ષમ હતા ગ્રિફિથે એ એમાં શું કર્યું હતું ઇંગ્લિસના સોલ્યુશનમાં જોયું હતું કે તિરાડ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વસ્તુ ની ચેતવણી પણ આપી હતી એમાં લોકો વિચારતા હતા કે તિરાડએ ખુબ જ મહત્વપૂર્ણ છે તેઓ આ વિચારોને આગળ વધારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ત્યાં એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દોને ગુમાવી રહ્યા હતા જે ઇરવિન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું તેમણે કીધું હતું કે આપણું ધ્યાન તિરાડમાંથી તિરાડ સંકેત ઉપર લઈ જવું પડશે એ પછી જ આખું ફ્રેક્ચર મિકેનિક્સ ખૂબ જ સરળ બની જાય છે આગળ શું કર્યું હતું એમના વિશ્લેષણને તિરાડ સંકેત પર લઈ ગયા તેમણે તણાવની તીવ્રતાના પરિબળ અને ઊર્જા મુક્તિ દર જેવા કાર્યક્ષમ પરિમાણને બનાવ્યા હતા આ ઇર્વિનનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન હતું અગાઉના વર્ગમાંના એક વર્ગમાં બતાવ્યું છે કે જ્યારે તમારી પાસે તિરાડ હોય ત્યારે તિરાડ સંકેતને મુખ્ય તરીકે લેવામાં આવે છે તિરાડ અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે આ બધું ઇરવિનના યોગદાનમાંથી આવે છે કેમ કે તેમણે તિરાડ સંકેત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અનુકૂળ પરિમાણોને મેળવવા માટે સક્ષમ હતા સાપેક્ષ રીતે જોઈએ તો તણાવ તીવ્રતાના પરિબળમાં ખૂબ જ રમુજી પ્રકારના એકમો છે હવે જો ગ્રિફિથ જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા એમની સરખામણીમાં ઇરવિને એ જે કહ્યું છે તે સમજવા માટે ખુબ સરળ હતું આપણે પહેલેથી જોયું છે કે જયારે તિરાડ મળે છે ત્યારે તમારી પાસે ખૂબ જ ઉચ્ચ સ્તરનું તણાવ હોય છે ચોક્કસ રીતે ત્યાં પ્લાસ્ટિક વિસ્તારને વિકસાવવામાં આવશે જો તમે એલઈએફએમ ની વાત કરો તો આ માત્ર તિરાડ સંકેતની નજીકના નાના માપની ઊપજ માટે જ જવાબદાર છે આ સંક્ષિપ્ત એસએસવાય એ ફ્રેક્ચર મિકેનિક્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ સંક્ષિપ્ત છે જ્યારે તમે એસએસવાય પર આવો છો ત્યારે તમારે સમજવું જોઈએ કે તે નાના માપની ઊપજના સંદર્ભમાં આપવામાં આવે છે તમારી પાસે પ્લાસ્ટિક વિસ્તાર એ ખૂબ જ સ્થાનિક મોડમાં છે આ શું વસ્તુ છે તમારે આ વસ્તુની પ્રશંસા કરવી પડશે કેમકે જો તમે સીધા જ ઈંગ્લીસના પરિણામને કરવા જશો તો તમે મૂંઝવણમાં આવી જશો આ માળખું પાવડર બની ગયું છે તે હજી પણ શા માટે નક્કર રૂપમાં છે તેના માટે ગ્રિફિથ એ પોતાની સમજણને પ્રદાન કરી હતી વ્યવહારિક દૃષ્ટિકોણથી જોયે તો તેમાં ખૂબ જ વધારે તણાવ હોવા છતાં તે અનંત નથી થઈ શકતું જો તે ઈલાસ્ટો પ્લાસ્ટિક સામગ્રીનું હોય છે તો તે કાં તો પ્લાસ્ટિક બની જશે અથવા તો તેને સખત મહેનત કરવી પડશે આવા કેટલાક પાસા ત્યાં થશે ત્યાં તમારી પાસે અનંત તણાવ નહીં હોય ત્યાં પ્લાસ્ટિકનો વિસ્તાર એ સ્થાનિક થયેલો છે જો તે સ્થાનિક હોય તો એલઈએફએમ એને લાગુ પડે છે જો તે જરાક ફેલાય જાય છે તો તમારે ઈપીએફએમ માટે જવું પડશે આપણે એલઈએફએમ તેમજ ઈપીએફએમ ને પણ પ્લાસ્ટિક વિસ્તારના આધારિત વર્ગીકૃત કરીશું એલઈએફએમ નો ઉપયોગ એરોસ્પેસના માળખામાં જોવા મળે છે આવું શા માટે થાય છે કેમકે તમે વધારે પડતું પાતળા માળખાનો ઉપયોગ કરો છો આપણે જાણીએ છીએ કે એક અંગૂઠાનો નિયમ છે એના ઉપર જ છે કેટલાક એરોસ્પેસના ઘટકોમાં તમારે ઈપીએફએમ ની પણ જરૂર પડે છે પરંતુ મોટા પ્રમાણમાં એલઈએફએમ એ એરોસ્પેસ માળખાને લાગુ પડે છે પ્લાસ્ટિક વિરૂપતાના આધારિત મેં આગળ કીધું એ રીતે જો તિરાડ સંકેત પર પ્લાસ્ટિકને વિરૂપતા વધારે હોય તો એ ઈપીએફએમ તરીકે બને છે આવી પરિસ્થિતિઓ માટે જ્યારે સામગ્રીનું વર્તન એ બિન રેખીય તરીકે હોય છે જે રીતે પરમાણુ કાર્યક્રમોમાં ઈપીએફએમ એ જરૂરી છે એલઈએફએમ અને ઈપીએફએમ ને વર્ગીકૃત કરી શકો છો તેના આધારે તમે ક્યા સામગ્રી સાથે કઈ રીતે વર્તન કરવું એ નક્કી કરી શકો છો હું તો એવું ઈચ્છું છું કે તમે આ સ્લાઈડ્સમાં દર્શાવેલી વસ્તુ ને તમારી નોંધ માટે લખી લ્યો જ્યારે તમે એલઈએફએમના વિશે જુઓ છો તો તેમાં ઉચ્ચ તાકતવાળા સ્ટીલ ખુબ જ સખત એલ્યુમિનિયમ કાચના સંક્રમણ તાપમાનથી નીચેના પોલિમર સિરામિક્સ અને સિરામિક સંયોજનો નો ઉપયોગ થાય છે આ બધા સામગ્રી માટે તમે આરામથી એલઈએફએફ માટે નો પ્રયાસ કરી શકો છો જો તેનિષ્ફળ જાય તો પછી ઈપીએફએમ માટે આગળ વધો છો આ બધા અંગૂઠાના નિયમો છે આ બધા નિયમો કઠોર નથી આ બધા વિવિધ પરિબળો પર આધાર રાખે છે તે નમુનાની જાડાઈ પર આધાર રાખે છે આ ખુબ વધારે છે જ્યારે મારી પાસે ઉચ્ચ તાકતવાળા એલોય હોય ત્યારે હું કેવી રીતે આગળ વધી શકું અને તેને પસંદ કરી શકું છું આ દિવસોમાં પોલિમર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે જ્યારે પોલિમર ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે ત્યારે તમારે એલઈએફએમના આધારે કઈ સ્થિતિનું કેવી રીતે વિશ્લેષણ કરી શકો છો ત્યાં સુધી જાણવું પડશે પોલીમર એ કાચના સંક્રમણ તાપમાનથી નીચે જાય છે તો તેમાં એલઈએફએમ નો ઉપયોગ કરી શકો છો જો તે કાચના સંક્રમણ તાપમાનથી ઉપર જાય તો ઈપીએફએમ ઉપયોગ થાય છે મટીરીયલ અને એપ્લિકેશન ને આધારિત તમારી પાસે અમુક પ્રકારની માર્ગદર્શિકાઓ છે આપણે આને કઠોર વિભાજન તરીકે લઈએ એના બદલે માર્ગદર્શિકા તરીકે વધુ લેવું પડે છે ચોક્કસ સામગ્રી માટે ઈપીએફએમ અથવા બિન રેખીય ફ્રેક્ચર મિકેનિક્સ લાગુ પડે છે તે ઓછી અને મધ્યમ તાક્તવાળા સ્ટીલનું બનેલું છે ઊંચા તાપમાને અથવા ઊંચા તાણ દર પર ધાતુઓ હોય છે આ બધુ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યું છે જ્યારે લોકો બોમ્બ વિસ્ફોટને કારણે માળખાની સલામતી શોધવા માંગે છે ત્યારે ઉચ્ચ તાણ દર એ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે આ બધું ખૂબ ઉચ્ચ તાણ દરને કારણે થઈ રહ્યું છે તમારે યોગ્ય મોડેલિંગની જરૂર છે ખાસ કરીને પરમાણુ સ્થાપનો એ બોમ્બ હુમલાથી સુરક્ષિત હોવા જોઈએ પ્લાસ્ટિક વિસ્તાર એ ખૂબ જ નાનો અને અત્યંત સ્થાનિક પ્રકારનો છે પ્લાસ્ટિક વિસ્તારની પ્રકૃતિ એ કેવા પ્રકારની હોય છે તેની એક નાની યોજના દર્શાવે છે મારી પાસે પ્લેન તાણમાં ઉચ્ચ તાકતવાળી સામગ્રી માટેની યોજના છે પછી પ્લેન તાણમાં મારી પાસે ઉચ્ચ તાકતવાળી સામગ્રી પણ છે જો તમે આને ધ્યાનથી જોશો તો પ્લેન તાણના કિસ્સામાં પ્લાસ્ટિક વિસ્તાર એ ઘણો નાનો હોય છે આપણે જોયું એ રીતે પરમપરાગત ડિઝાઇનમાં જો સામગ્રી એ ઊપજના રૂપમાં હોય તો તે નિષ્ફળ જાય છે એવું આપણે માનીએ છીએ નિષ્ફળતા એ શું છે તેની પહેલા જ વાત થઈ છે તેને વ્યાખ્યાયિત કરીએ તે પહેલાં તમારે તમારી એપ્લીકેશનને સમજવી પડશે એપ્લીકેશનના આધાર પર નિષ્ફળતા નો અર્થ શું છે તેને સ્થાપિત કરો છો એના પછી જ ડિઝાઇન ને જુઓ છો ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સામાં જ્યારે તમારી પાસે તિરાડ હોય છે ત્યારે હંમેશા તિરાડના ટોચ પર પ્લાસ્ટિકનો વિસ્તાર હોય છે પ્લાસ્ટિકનો વિસ્તાર એ ખુબજ સ્થાનિક પ્રકારનો છે અને આમ જોઈએ તો જો પ્લાસ્ટિક નો વિસ્તાર એ પ્લેન તણાવની સ્થિતિમાં થોડોવાર ફેલાયેલો હોય તો આ વસ્તુ એ ફ્રેક્ચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી ફાયદાકારક છે આખું માળખું એ હજી પણ માત્ર બરડ રૂપમાં જ છે જ્યારે તમે ભાર લાગુ કરો ત્યારે ઈલાસ્ટીકનો પ્રતિભાવ તેમાં હાજર હોય છે તેને પ્લાસ્ટિક નો પ્રતિભાવ તો તેમાં નહીં હોય પણ તિરાડની નજીક તમારી પાસે પ્લાસ્ટિકનો વિસ્તાર હશે તે પ્લાસ્ટિકનો વિસ્તાર એ સાબિત કરે છે કે તિરાડ કેવી રીતે કાર્ય કરે છે ફ્રેક્ચર મિકેનિક્સમાં જો તમારી પાસે તિરાડના સંકેતની નજીક થોડી પ્લાસ્ટિસિટી હોય તો તે ખુબ જ ફાયદાકારક છે તે તિરાડને ખુબ જ સરળતાથી વધવાથી અટકાવે શકે છે સલામતીના દૃષ્ટિકોણથી તે ખુબ જ સારી વસ્તુ છે એના પછી આપણી પાસે સામગ્રીનો બીજો સમૂહ છે જે પ્લેન તણાવ અથવા પ્લેન તાણમાં વધારે નરમ રૂપમાં છે તમારી પાસે હજુ પણ ઉચ્ચ પ્લાસ્ટિક વિસ્તાર છે અને એવી પરિસ્થિતિઓ પણ છે કે જેમાં પ્લાસ્ટિકવિસ્તાર એ સારી રીતે ફેલાય છે હું એવું ઈચ્છું છું કે તમે આનું ખુબ જ સરસ ચિત્ર બનાવો આ જે અખરોટના શેલ જેવું જે છે એ ફ્રેકચર વિશ્લેષણમાં પ્લાસ્ટિસિટીની ભૂમિકાઓને બહાર લાવે છે જો મારી પાસે પ્લાસ્ટિસિટીજે રીતે ફેલાય છે એની સાથે નરમ સામગ્રી હોય તો એ ચોક્કસ બિંદુ સુધી ઈપીએફએમ ને લાગુ કરી શકો છો તમારે પ્લાસ્ટિકના પતન માટે જવાની જરૂર છે કારણ કે પ્લાસ્ટિકના પતન દ્વારા અમુક પ્રકારના માળખા નિષ્ફળ થઈ જાય છે હવે આગળ એ શોધવાનું છે કે નિષ્ફળતા એ શું ફ્રેકચર ના દ્વારા થાય છે એનો મતલબ એવો કે સામગ્રીના વિભાજન અથવા ફ્રેકચર થાય તેની પહેલાં પ્લાસ્ટિક વિસ્તારએ આખા માળખામાં ફેલાય જાય છે આ જ કારણ છે કે નિષ્ફળતાના મૂલ્યાંકનો ની આકૃતિઓ શા માટે ફ્રેક્ચર વિશ્લેષણમાં વપરાય છે એવું જ જાણવા માંગે છે કે તે શું પ્લાસ્ટિક પતન અને ફ્રેકચર ની શ્રેણીમાં આવે છે જ્યારે તમારે આ બધી સમસ્યાઓને હેન્ડલ કરવાની હોય છે ત્યારે આવા પ્રકારના અભિગમએ ખુબ જ જરૂરી છે આ એવો ખ્યાલ આપે છે કે પ્લાસ્ટિક વિસ્તારએ કેવી રીતે પરોક્ષ રીતે નિર્ધારિત કરે છે તમારે સમસ્યાને હેન્ડલ કરવા માટે અંદાજીત રીતે કેવા પ્રકારના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે લોડીંગ ના મોડ હવે આપણે ખુબ જ અગત્યના પાસાં તરફ આગળ વધી રહ્યા છીએ જેમાં તિરાડ સંકેતની નજીકમાં કયું લોડિંગ મોડ હોય છે આ પાછુ ઇરવિન દ્વારા આપેલું યોગદાન યાદ કરીએ તેમણે આનું અવલોકન કર્યું કે આની ત્રણ અલગ અલગ સ્વતંત્ર રીતો છે જેમાં બે તિરાડ ફેસ તરીકે છે જે એકબીજાના સંદર્ભમાં આગળ વધી શકે છે અત્યારે તમારે એનિમેશનને લખવાની જરૂર નથી આપણે આ દરેક મોડ્સને સારી રીતે જોઈશું તમે ફક્ત આ મુદ્દાઓને લખો છો જેમાં મોડ ને મોડ I મોડ II અને મોડ III તરીકે લેબલ કરવામાં આવ્યુ છે તેમાં ત્રણ સ્વતંત્ર રીત હોઈ શકે છે જેમાં બે તિરાડ ફેસને ત્યાંથી ખસેડી શકાય છે આને મોડ I મોડ II અને મોડ III તરીકે લેબલ કરવામાં આવે છે આ મુદ્દાની સુંદરતા શું છે તે ત્રણ સ્થિતિઓમાં સૌથી સામાન્ય રીતે ઈલાસ્ટીક સ્થિતિમાં તિરાડના વર્તનની તમામ સંભવિત સ્થિતિઓનું વર્ણન કરે છે અહિયાં આપણી પાસે સામાન્ય પ્રકારની સમસ્યામાં મોડ I મોડ II અને મોડ III નું વિવિધ પ્રમાણનું સંયોજન છે મોડ I લોડીંગ આ મુખ્યત્વે મોડ I અથવા મુખ્યત્વે મોડ II અથવા મુખ્યત્વે મોડ III અથવા આ ત્રણેયનું સંયોજન પણ હોઈ શકે છે હવે આપણે શું જોઈશું આપણે પરીક્ષણ કરીશું અને એને સમજીશું કે આ દરેક મોડમાં શું થાય છે અને તે કેવી રીતે લેબલ કરવામાં આવે છે તેમાંથી કયું એ વધુ જોખમી છે અન્ય મોડ્સ એ તિરાડના પ્રચારમાં કેવી રીતે વર્તે છે તમે અહિયાં આ ખુલી રહેલા તિરાડનું સારું ચિત્ર બનાવો આ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા તિરાડ ફેસ આ રીતે ખુલે છે એવું બતાવામાં આવ્યું છે તિરાડ ફેસનું વિસ્થાપન તિરાડના પ્લેન પર લંબરૂપ થાય છે હવે આને મોડ I તરીકે લેબલ કરવામાં આવે છે આને પ્રારંભ મોડ પણ કહેવામાં આવે છે આનું મુખ્યત્વે કારણ એ છે કે તમારી પાસે તિરાડ છે આ તિરાડ આ રીતે ખુલે છે ભારના કારણે તિરાડ આ રીતે ખુલે છે આ તિરાડની વૃદ્ધિ માટે લોડિંગની સૌથી સામાન્ય અને ખતરનાક પદ્ધતિઓમાંની એક પદ્ધતિ છે લોકોએ સિદ્ધાંતો વિકસાવીને બતાવ્યું છે કે તિરાડ છેલ્લે એવો રસ્તો લે છે કે લોડિંગ તેના માટે લંબરૂપ હોય છે મોડ II લોડીંગ મોડ I લોડિંગ એ સૌથી ખતરનાક પ્રકારની છે જ્યારે આપણે તણાવ ક્ષેત્રના સમીકરણો શોધવા માંગીએ છીએ ત્યારે આપણે મોડ I માટે તણાવ ક્ષેત્રના સમીકરણો ને વિકસાવીશું ત્યારબાદ મોડ II અને મોડ III દ્વારા આગળ વધશું હું એવી આશા રાખું છું કે તમે ચોકસાઈપૂર્વક ચિત્ર બનાવવા માટે સક્ષમ હશો પછી આપણે મોડ II પર આગળ વધીએ છીએ જેને સ્લાઇડિંગ મોડ તરીકે પણ ઓળખવામાં આવે છે અહિયાં તમે આ એનિમેશનમાં જોઈ શકો છો કે આ તિરાડ છે તિરાડની સપાટી સ્લાઇડ્સ પ્લેનમાં સ્લાઇડિંગ કરે છે તમે આને ઇન પ્લેન શીયર મોડ અથવા સ્લાઇડિંગ મોડ પણ કહી શકો છો તિરાડ સપાટીઓનું વિસ્થાપન તિરાડ પ્લેનમાં હોય છે અને તિરાડની આગળની ધાર ઉપર તે લંબરૂપ હોય છે આ બધું ખૂબ જ સ્પષ્ટપણે એનિમેશનમાં જોવા મળે છે જો તમારી પાસે તિરાડ હોય તો તિરાડ ફેસ એ સરકી રહ્યા છે મારો મતલબ એવો છે કે તેઓ આ રીતે સરકી રહ્યા છે તમારી પાસે પ્રારંભ મોડ છે તમારી પાસે સ્લાઇડિંગ મોડ પણ છે અને ત્રીજો મોડ એ પણ છે તે આવી રીતે ફાટી રહ્યું છે તે પ્લેન શીયરની બહાર છે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે આજ વસ્તુ છે મને એવું લાગે છે કે તમે આનું ચિત્ર બનાવી શકશો તમે એક સારું ચિત્ર બનાવી શકો છો અહીંયા તિરાડ ની આગળ સ્થાનિક તત્વની તિરાડ સપાટીઓનું વિસ્થાપન બતાવ્યું છે આપણે આખા પદાર્થને દર્શાવ્યો નથી આ બાહ્ય લોડિંગ એ કંઈપણ હોઈ શકે છે આપણે ફક્ત તિરાડની નજીકમાં શું થાય છે એ જોઈ રહ્યા છીએ મોડ III લોડીંગ ફેસ એ કેવી રીતે આગળ વધે છે તેના આધારે તેમને મોડ I મોડ II અથવા મોડ III તરીકે લેબલ શકો છો જો તમે બાઈ સામગ્રીની સમસ્યાઓમાં જાઓ છો તો જોવાની વાત એ છે કે તે બાહ્ય પ્રારંભ મોડ પણ તિરાડ ફેસને સરકાવવાનું કારણ બની શકે છે તે આ સમસ્યા પર આધાર રાખે છે આપણે બાહ્ય લોડિંગ એ શું છે તને નથી જોઈ રહ્યા આપણે ફક્ત તિરાડની નજીકના વિસ્તારમાં જ જોઈએ છીએ આ ફાડવાનું મોડ છે જેને મોડ III તરીકે પણ ઓળખવામાં આવે છે તમને એવું લાગે કે તિરાડ ફેસ એ આના જેવા છે તેમાં તેઓ આ રીતે આગળ વધે છે તેને બહારનું પ્લેન શીયર મોડ કહેવામાં આવે છે અને ફાડવાનું મોડ પણ કહેવામાં આવે છે આપણે પહેલેથી જ જોયું છે કે કાગળને સામાન્ય રીતે ફાડીને અલગ કરવામાં આવે છે કારણ કે જો કોઈ વ્યક્તિ કાગળની શીટ આપે અને તમને અલગ કરવાનું કહે તો તમે તેને આ રીતે ખેંચશો નહીં પહેલા એક ઘડી બનાવશો અને તેને પછી આવી રીતે ફાડી નાખશો આ વધારે અનુકૂળ છે કાગળને ફાડવાની ક્રિયા એ સરળતાથી નિષ્ફળ થઈ જાય છે ફ્રેક્ચર મિકેનિક્સની પ્રારંભિક સમજણ એ એક પ્રકારને મોટું પડકાર છે બાહ્ય લોડિંગની સમસ્યામાં જો તમારી પાસે માળખામાં તિરાડ હોય તો તિરાડ ફેસની નજીક કેવા પ્રકારનું લોડિંગ એ અસ્તિત્વમાં છે તે શું મોડ I લોડિંગ મોડ II લોડિંગ અને મોડ III લોડિંગના આધારે છે આ બધી સોંપણીઓમાંથી એક એ સામાન્ય ડિઝાઇનના દૃશ્યોની શ્રેણી આપેલી હોય છે જ્યાં તમારી પાસે વિવિધ પ્રકારની તિરાડ સાથેના લોડિંગના કોઈ એક પ્રકાર સાથેનું માળખું મળે છે તમારે બાહ્ય લોડિંગના કારણે શોધવાનું છે કે ફ્રેક્ચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી તિરાડ શું મોડ I લોડિંગ મોડ II લોડિંગ અથવા મોડ III લોડિંગનો અનુભવ કરે છે આ ખુબ જ નાની વસ્તુ નથી તમારે અમુક પ્રકારની તાલીમ તો લેવી પડશે આનો સારાંશ શું આવે છે મેં કહ્યું એ રીતે તમારી પાસે તણાવની તીવ્રતાના પરિબળ તરીકે નું હોવું જરૂરી છે જો કે આપણે તેને હવે વ્યાખ્યાયિત કરી શકતા નથી તમે જાણશો કે તે શું હોય છે આ દરેક સ્થિતિઓ માટેતણાવ એકાગ્રતાના પરિબળની જેમ તમે એને ઓળખી શકો છો જે નજીકના વિસ્તારમાં તણાવ ક્ષેત્રની મજબૂતાઈને સૂચવે છે આને કે આઈ તરીકે લેબલ કરવામાં આવ્યું છે તેને કે આઈ તરીકે વાંચશો નહીં આ એક સામાન્ય ભૂલ છે જે લોકો વાંરવાર કરે છે તમારે આને K I તરીકે જ વાંચવું પડશે આને K II તરીકે વાંચવું પડશે અને K III તરીકે વાંચવું પડશે આપેલ લોડિંગ માટે તમે K I નું મૂલ્ય શું લ્યો છે તે શોધી કાઢો K II નું મૂલ્ય શું છે અને K III ની કિંમત શું છે સામગ્રીના પરીક્ષણમાંથી તમે શોધી શકો છો કે મોડ I મોડ II અને મોડ III માટે ફ્રેક્ચર કઠોરતા એ શું હોય છે તેઓ K I c K II c અને K III c તરીકે લેબલ થયેલાં હોય છે c એ એક મહત્વપૂર્ણ મૂલ્ય છે આને સામગ્રીના પરિમાણ તરીકે ગણવામાં આવે છે મેં પહેલેથી જ સામગ્રીની સરળ તાકતના કિસ્સામાં તમે શું કર્યું છે એ નોધ્યું હતું જ્યારે તમે સંયુક્ત લોડિંગ કર્યું હતું ત્યારે તમે તણાવના સિદ્ધાંતઓના મુદ્દાની શોધ કરી હતી તમે ઊપજની તાકતના સરળ તણાવ પરીક્ષણમાંના પરિણામનો ઉપયોગ કરો છો તમે જાણો છો કે સંયુક્ત લોડિંગ એ નિષ્ફળ કેવી રીતે થાય છે તમે માત્ર એક જ પરીક્ષણને કરો એ જ રીતે ફ્રેક્ચર મિકેનિક્સમાં જ્યારે આપણે જઈએ અને ફ્રેક્ચરના સિદ્ધાંતોને જોઈએ છીએ ભલેને આપણે K I c K II c K III c વિશે વાત કરીએ લોકો K I C ને શોધી કાઢે છે એ પછી તેને શોધવાનો પ્રયાસ કરે છે કે સંયુક્ત મોડની નિષ્ફળતાનો કેટલો સારી રીતે ઉપયોગ કરી શકાય છે મેં તમારી સામગ્રીની પરમપરાગત તાકત તેમજ ફ્રેક્ચર મિકેનિક્સમાં સમાનતાઓ રાખી છે કેમકે આપણે આની પ્રેક્ટિસ કરવા માંગીએ છીએ આપણે એ સમજીએ છીએ તે પ્રેક્ટિસ કરવા માટે પૂરતું હોવું જોઈએ આપણે ગાણિતિક દૃષ્ટિકોણથી જોતા નથી કે આ બધા પરિમાણોની જરૂર છે કે નહી અને ત્યાં જઈને ડિઝાઇન કરીશું તે ડિઝાઇન માટે આ કામ કરવાની રીત નથી તેને અમલમાં મૂકવા માટે તમારે એક સરળ પ્રક્રિયાને શોધવાની રહેશે તમે આ મર્યાદામાં છો અને હવે આપણે પૂછી શકીએ છીએ જ્યારે આપણે ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસક્રમ કરીએ છીએ ત્યારે મને ફ્રેક્ચર મિકેનિક્સમાંથી કેવા પ્રકારના જવાબો મળી શકે છે આવા પ્રશ્ન તમે પૂછી શકો છો આનો પ્રથમ પ્રશ્ન તિરાડની નિર્ણાયક લંબાઈ કેટલી હોય છે આ તમે કહી શકતા નથી હું માળખાને નિષ્ફળ થવાની રાહ જોવું છું અને તિરાડની નિર્ણાયક લંબાઈ શું છે તેને તમારે ધારવું પડશે તેનો અર્થ એવો થાય છે કે તમારે ફ્રેક્ચરના સિધ્ધાંતને વિકસાવવા પડશે અને તમારે એ પણ સમજવું પડશે કે તિરાડ કઈ રીતે વર્તે છે તમારે સામગ્રીનું પરિમાણ મેળવવું પડશે અને આવા પ્રકારના લોડિંગ અને પરિસ્થિતિ માટે અનુમાન કરવામાં સમર્થ હોવા જોઈએ તે માળખા માટે આ તિરાડ મહત્વપૂર્ણ છે બીજો મહત્વનો મુદ્દો એ છે જે તમે નોંધ્યું નથી જ્યારે મેં લોડિંગના મોડ્સ બતાવ્યા હતા ત્યારે મેં ફક્ત એક જ તિરાડને લીધી છે આપણે સામગ્રીની તાકતને આદર્શ બનાવ્યું છે તે એક ઈલાસ્ટીક સાતત્ય તરીકે છે સામગ્રીમાં કોઈ વિરામ અથવા સમાવેશ થયો નથી આ ક્ષણ ઉપરતમે ફ્રેક્ચર મિકેનિક્સ પર આવ્યા છો ત્યારે તમે આંતરિક ખામીઓની ભૂમિકાને ઓળખો છો જ્યારે હું જન્મજાત ખામીઓની વાત કરું છું ત્યારે હું ફક્ત એક જ વાત ને ધ્યાનમાં લઈ શકતો નથી આ માળખામાં ઘણી તિરાડ હોય છે પાછળથી જેમ જેમ તમે સિધ્ધાંતને વિકસાવો છો ત્યારે તમને ખરેખર જે જોઈ રહ્યા છો એ આમાંથી એક છે જે નિર્ણાયક છે તે એક જ છે જેને આપણે મોડેલિંગ માટે જોઈએ છીએ તે પ્રમાણે વિશ્લેષણ કરી શકો છો તેને પ્રારંભ કરવા માટેનું વિશ્લેષણ પણ કરી શકો છો જો મારી પાસે બહુવિધ તિરાડ હોય તો તેઓ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તમારે કયા માર્ગે જવાનું છે ડિઝાઇન પદ્ધતિ કેવી હોવી જોઈએ તે તમામ મુદ્દાઓને સંશોધન દ્વારા સંબોધવામાં આવી રહ્યા છે અહિયાં પ્રથમ પ્રશ્ન એ છે કેતિરાડની નિર્ણાયક લંબાઈ કેટલી છે બીજો પ્રશ્ન એ છે કે આપેલી તિરાડની લંબાઈ માટે છે બાકી રહેલી તાકત એ કેટલી હોય છે એ પછી તિરાડ ને વધવા માટે કેટલો સમય લાગે છે આગળના પ્રશ્નનનો જવાબ આપવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આગળનો પ્રશ્ન એ એનડીટી શેડ્યૂલ કેવી રીતે નક્કી કરવામાં આવે છે મેં પહેલેથી જ બતાવ્યું હતું કે તિરાડની શાખાઓ હોઈ શકે છે શાખામાં તિરાડ નું કારણ શું હોય છે છેલ્લે ઊર્જા વિસર્જન કરવાની પદ્ધતિઓ શું છે આમાં ધ્યાન કેન્દ્રિત થાય છે તમે આ અભ્યાસક્રમના અંતમાં શું જવાબ આપવા સક્ષમ થવા જોઈએ જો તમે આ બધા પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છો તો તમે ફ્રેક્ચર મિકેનિક્સfracture મિકેનિક્સ શું છે તેને ખુબ સારી રીતે સમજી ગયા છો એવું લાગે છે આ વર્ગમાં આપણે ફોટોઇલાસ્ટીસીટી દ્વારા દર્શાવેલી તિરાડની તીવ્રતા સાથે શરૂઆત કરી છે મેં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ફોટોએલાસ્ટીકની રૂપરેખા એ સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 સિવાય બીજું કંઈ નથી જ્યારે આપણે તિરાડ તણાવ ક્ષેત્રના સમીકરણોને વિકસાવીએ છીએ ત્યારે આપણા માટે વિશ્લેષણના ઉકેલમાંથી સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 નું માળખું બનાવું શક્ય બને છે અને તેની તુલના પ્રયોગ સાથે કરી શકાય છે આ મેળવેલુ તારણ સારું છે કે નહી આમાંઆપણે શું ઉચ્ચ ઓર્ડરની શરતોને લેવી પડશે ફોટોઇલાસ્ટીસીટી પર પ્રયોગો કરીને આવા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે પછી આપણે ઈંગ્લિસનું યોગદાન શું હતું ગ્રિફિથનું યોગદાન શું હતું અને ઇરવિને એ કેવી રીતે પોતાનું યોગદાન વિસ્તૃત કર્યું તેના ઐતિહાસિક વિકાસ ને જોયું હતું આપણી પાસે એલઈએફએમ અને ઈપીએફએમ ને કેવી રીતે વર્ગીકૃત કરવું એની સંક્ષિપ્ત રૂપરેખાને જોઈ હતી છેલ્લે આપણે કાચના કિસ્સામાં કેટલાક ફ્રેક્ચરને જોયા હતા અને આપણે કેટલાક પ્રશ્નોને ઉઠાવ્યા હતા જેના જવાબ આપવા આ અભ્યાસક્રમના ભાગ રૂપે જરૂરી હતું